બધા ને નમસ્કાર એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન સર્ટિફિકેશન કોર્સમાં આપનું સ્વાગત છે પહેલાનાં ક્લાસમાં આપણે સેક્શન્સ વિશે શીખ્યા આ વર્ગમાં આપણે સેક્શન્લ વ્યુઝ વિશે વધુ શીખીશું તેથી આ સેક્શન્લ વ્યુઝમાં આપણી પાસે જુદા જુદા વિષયો છે જેમ કે ફુલ સેક્શન્સ કેવી રીતે દોરવા તે કેવા દેખાય છે તેના હાફ સેક્શન્લ કેવા દેખાશે ઓફસેટ સેક્શન્સ કેવી રીતે દોરવા રિવોલ સેક્શન્સને કેવી રીતે રજૂ કરવું આ તે છે જે આપણે આજના ક્લાસમાં શીખીશું આગામી વર્ગોમાં આપણે રીડ વેબ સેક્શન્સ અલાઈનડ સેક્શન્સ વિશે વધુ શીખીશું જો તે ભાંગી પડેલો ભાગ છે કેવો દેખાય છે અને જો કોઈ ભાગ દૂર કરવામાં આવે છે કે તે અને લાક્ષણિક મશીન એલિમેન્ટએલિમેન્ટને કેવી રીતે રજૂ કરવું જો આપણે તેને કટ સેક્શન્લ વ્યુઝ તરીકે રજૂ કરવા માંગીએ છીએ આ તે વિષયો છે જેનો આપણે સેક્શન્લ વ્યુઝમાં કવર કરીશું તેથી ચાલો પહેલા ફુલ ભાગ અને હાફ સેક્શન્લ વ્યુઝ પર પ્રથમ ભાગ શરૂ કરીએ આપણે જે વિષય કવર કરીએ તે પ્રથમ વિષય એ ફુલ સેક્શન્ની રજૂઆત છે ઉદાહરણ તરીકે ચાલો આ પ્રકાર ઓબ્જેક્ટને ધ્યાનમાં લઈએ કદાચ તે કેમેરાના લેન્સનો એક ભાગ છે તેના પર અમે તેને આ કેમેરા ઓબ્જેક્ટમાંથી પસાર થતા મિડલ પ્લેન પર ચોક્કસપણે કાપવા માંગીએ છીએ અને આપણે ડાબી બાજુએ જે ભાગ છે તે રીટેઈન કરી રાખીશું અને જે ભાગ જમણી બાજુએ છે તેને કાઢીશું તેથી અમે આ કટ સેક્શન્લ પ્લેન દ્વારા તેને બે સમાન ભાગોમાં વિભાજીત કરીએ છીએ ડાબી બાજુ રાખો તે કેવી દેખાય છે તે કલ્પના કરવાનો પ્રયાસ કરો અને જમણી બાજુનો ભાગ કાઢી નાખો આ અમે તે કેમેરા ઓબ્જેક્ટની ઇન્ટિરિયર ડિટેઇલ જાણવા માટે કરીએ છીએ બહારથી આઇસોમેટ્રિક વ્યૂ પર આપણે સપાટીની પેરી ફરી જોઈશું પરિમાણો શું છે વગેરે તે અંદર કયા પ્રકારનાં એલિમેન્ટ હાજર છે સિવાય કે આપણે આ કાલ્પનિક કટ પ્લેન ન લઈએ તો આપણે તે વિગતો જોઈ શકતા નથી તે હેતુ માટે અમે આ સેક્શન્લ વ્યૂઝ તરફ ધ્યાન આપીએ છીએ અને અહીં આખું ઓબ્જેક્ટ આપણે તેને બે સમાન ભાગોમાં કાપીને તેને દૂર કરીશું ત્યાં એક કારણ છે જેને આપણે આ પ્રકારની ઓબ્જેક્ટ્સને ફુલ સેક્શન્લ વ્યુઝ કહીએ છીએ તેથી જમણી બાજુનો ભાગ દૂર કર્યા પછી બાકીનો ભાગ આ એક છે અહીં આપણે આની જેમ ઇન્ટિરિયર ડિટેઇલ જોઈ શકીએ છીએ અને એકવાર આ સ્લાઇસ પસાર થઈ જાય છે કે આપણે અહીં અંદરનું મટીરીયલ જોઈ શકીશું તે આ છે અને કારણ કે આપણે તે દિશામાં સ્લાઇસ લઈ રહ્યા છીએ આપણી પાસે તે આકાર છે અને એ જ રીતે બેકગ્રાઉન્ડ પર ત્યાં કોઈ આકાર હોઈ શકે છે જે તેમાંથી પસાર થઈ રહ્યો છે જે આ આઇસોમેટ્રિક વ્યુઝથી સીધો દેખાતો નથી પરંતુ જ્યારે આપણી પાસે આ ફુલ સેક્શન્લ વ્યુઝ છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બેકગ્રાઉન્ડ માં શું છે તે મટીરીયલ સાથે બનેલ ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટ છે તેથી જ્યારે તમે તેને કાપી નાંખતા હો ત્યારે તમારી પાસે હંમેશા તે ભાગોની અંદર થોડીક મટીરીયલ હોતી હોય છે પ્લેન જ્યાંથી પસાર થાય છે ત્યાંથી અમે તેને હેચ લાઇનો દ્વારા બતાવીશું તેથી આ ઓબ્જેક્ટ જો આપણે પ્લાનર વ્યૂ તરીકે રજૂ કરવા માંગતા હો એનો અર્થ એ કે અમે તેને તે દિશામાંથી કલ્પના કરવા માંગીએ છીએ કે તે કેવી દેખાય છે હવે પ્લેન જે પણ તે ભાગ કાપી નાખે છે તે ફક્ત આપણે તેને કટ સેક્શન્લ વ્યુઝ દ્વારા બતાવીશું જો તે ભાગ પ્લેન દ્વારા કાપવામાં ન આવે તો અમે તેને હેચ લાઇનો દ્વારા બતાવીશું નહીં આ ત્રાંસી લાઇનો છે તેથી આ ભાગ ની જ્યારે સ્લાઇસ અમે તેને બનાવવા જઈશું તે ભાગ આ પ્લેન દ્વારા કાપી નાખ્યો નથી તેથી આ ભાગ આપણે તેને કોઈ પણ હેચ દ્વારા બતાવવો જોઈએ નહીં કેમકે તે ભાગ તે છે અને આ મટીરીયલ સ્લાઈસ છે તેથી તે મટીરીયલ તે છે ચાલો આપણે બીજા કેટલાક રંગનો ઉપયોગ કરીએ તેથી આ ભાગ આપણે જે પણ જોઈ રહ્યા છીએ તે આ વસ્તુઓ છે એ જ રીતે બોટમમાં પણ આપણી પાસે તે પ્રકારની મટીરીયલ છે તેથી અમારી પાસે આ પ્રકારની મટીરીયલ અને આ ભાગ છે એ જ રીતે આ ભાગ પ્લેન દ્વારા કાપ્યો નથી તેથી આ ભાગ પ્લેન દ્વારા કાપી નથી તેથી અમે તેને કોઈપણ હેચ દ્વારા બતાવતા નથી જ્યાં પણ તે મટીરીયલને દૂર કરવામાં આવી છે ત્યાં અમે તેને હેક્ડ લાઇનો દ્વારા બતાવીશું જો કાપણી દરમ્યાન જો આપણે તે મટીરીયલને દૂર કરવાની સ્થિતિમાં ન હોઇએ તો પછી આપણે તેને હેક્ડ લાઇનો દ્વારા બતાવીશું નહીં કારણ કે આ એક સિમેટ્રીક ઓબ્જેક્ટ છે અમે હંમેશા તેને સેન્ટર લાઇન દ્વારા બતાવીએ છીએ બીજી સૌથી બાબત એ છે કે આપણે જે સેક્શન્ને આપણે AA સેક્શન્ નીચે એક લેબલ દેખાડ્યું છે તે હંમેશા રજૂ કરે છે અમે આ બતાવીશું તો મારી પાસે એકસ્લાઈસ હોઈ શકે છે ચાલો આપણે એરો નો ઉપયોગ કરીએ તેથી તીર દિશા દર્શાવે છે કે આપણે આ ભાગ રીટેઈન કરી રાખીએ છીએ અને આપણે આ ભાગ કાઢીશું તેથી તીરની દિશા એ જાળવણી ભાગને રજૂ કરે છે અને જ્યારે હું ટોપથી વ્યુઝથી શોધી રહ્યો છું ત્યારે એવું લાગે છે કે કોઈ લાઈન જેવું કટ પ્લેન છે ત્યાં આ રીતે તીર દિશા હશે

તેથી સામાન્ય રીતે અમે આ કટ સેક્શન્લ વ્યુઝ માટે કયા સેક્શન્ને રજૂ કરી રહ્યા છીએ તેનું રીપ્રેઝન્ટેશન કરીએ છીએ તેથી તે લેબલનો ઉલ્લેખ કરવો પડશે અને જ્યારે પણ તમે મટીરીયલને દૂર કરો છો ત્યારે તમારે યોગ્ય લાઇનો દ્વારા રજૂ કરવું પડશે જો તે આયર્ન પ્રકારની મટીરીયલ હોય તો આપણે એક પ્રકારની લાઇનનો ઉપયોગ કરીએ છીએ જો તે પિત્તળ કાંસા તાંબુ હોય તો વિવિધ પ્રકારની વસ્તુઓનો આપણે ઉપયોગ કરીશું જો તે લાકડાની હોય તો વિવિધ પ્રકારની લાઇનો હોય છે તેથી તે લાઇન રજૂઆતના આધારે આપણે સમજવા માટે કે આપણે કયા પ્રકારની મટીરીયલનો ઉપયોગ કરી રહ્યા છીએ લાક્ષણિક રીતે જ્યારે તમે આ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉદ્યોગોમાં ઉત્પાદન લાઇનમાં હોય ત્યારે ડ્રોઈંગ શીટ્સનું વિતરણ કરવામાં આવશે અને ત્યાં આપણે તે સમજવાની સ્થિતિમાં હોઈશું કે આપણે કયા પ્રકારનો પાર્ટ બનાવી રહ્યા છીએ અને અંદર કેવા પ્રકારની મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે આને રજૂ કરવા માટે સામાન્ય રીતે આપણે ટોપ વ્યુઝમાં ફુલ ઓબ્જેક્ટ બતાવીએ છીએ અને ત્યાં એક સેક્શન્ પ્લેન હોય છે તેથી જો આપણે ટોચની કેટલીક વસ્તુઓમાંથી જોઈએ છીએ તો તે કેવી રીતે લાગે છે તે તે છે જે આપણે ટકાવી રાખવાનું છે તે તે તીર દ્વારા બતાવે છે અને કટ થયેલ પ્લેન લાંબી ડેશ્ડ પછી બે નાના ડેશ્ડ અને તેથી વધુ હોય છે તે કટ પ્લેન દેખાડે છે અને ઇન્ટર્નલ રીતે આપણી પાસે આ હીડન લાઈનછે જે આ લાઈન ઓ છે કે આપણે તેને ડેશેડ લાઈનો દ્વારા બતાવીશું તેના માટે અમે આ ભાગને રાખીએ છીએ જે ભાગ બાકી છે તે ભાગને આપણે રી પ્રેઝન્ટ કરીએ તે રીતે દૂર કરીએ છીએ જો આપણે તે સમગ્ર ઓબ્જેક્ટ સાથે કરીએ છીએ તો પછી અમે ફુલ સેક્શન્લ વ્યુઝ કહીએ છીએ આ મહત્વના મુદ્દાઓ છે સેક્શન્લ એરીયા વ્યુઝમાન રૂપલાઈન દ્વારા બંધાયેલ છે જ્યારે તમે જોઈ રહ્યાં છો કે ટોપ વ્યુઝ પર અને અન્ય વસ્તુઓ પર જ્યારે આપણે કટ સેક્શન્ ખોલીએ છીએ ત્યારે આપણે ડેશેડ લાઇનો દ્વારા રજૂ કરીએ છીએ કાપ્યા પછી તે કોઈ ડેશિંગ લાઇન ન હોવી જોઈએ કારણ કે પ્લેન તેમાંથી પસાર થઈ રહ્યું છે તેથી આ લાઇન કંટીન્યુ લાઇન હોવી જોઈએ આપણે તેને ડેસ્ડ લાઇનો દ્વારા રજૂ ન કરવું જોઈએ આ ફુલ વસ્તુ કંટીન્યુ માનવામાં આવે છે જ્યારે તે કટ સેક્શન્ને દૂર કર્યા વિના ટોપ વ્યુઝ પર છે આ ડેશેડ લાઈનો છે બીજો પોઇન્ટ એ છે કે કટીંગ ના પ્લેનની પાછળભાગ બતાવો જોઈએ તેથી જે કાંઈ પણ વ્યુઝ આપણે જોઈ શકીએ છીએ તે તે કાપવાના પ્લેન પર સ્પષ્ટ રીતે બતાવવા જોઈએ જો ત્યાં કોઈ હીડન ફીચર છે તો તે સેક્શન્લ વ્યુઝના તમામ ક્ષેત્રોમાં બાકાત રાખવું જોઈએ ઉદાહરણ તરીકે અમે અહીં એક સ્લાઈસ બનાવી રહ્યા છીએ પરંતુ ત્યાં ઇન્ટર્નલભાગો હોઈ શકે છે જે હીડન છે અહીં ક્યાંક સેક્શન્ની પાછળ ઇન્ટર્નલભાગો હોઈ શકે છે પરંતુ જ્યારે આપણે કટ સેક્શન્લ વ્યુઝનું રીપ્રેઝન્ટેશન કરી રહ્યા છીએ ત્યારે આપણે આ કટ સેક્શન્લ પર તે હીડન ભાગ બતાવવો જોઈએ નહીં તેમ છતાં તે તે ઓબજેકટની પાછળની બાજુએ હીડન છે તે રજૂ થવી જોઈએ નહીં અપવાદરૂપ અપવાદો છે ઉદાહરણ તરીકે જો ત્યાં થ્રેડ અને વિભાજિત સેક્શન્સ છે જે આપણે આગળના ક્લાસમાં શીખીશું તે બ્રોકન સેક્શન્સ દરમિયાન અમે તે ડ્રેશડ પ્રકારની લાઈન ઓ બતાવી શકીએ છીએ પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં જો કોઈ હીડન વસ્તુ હોય જે આપણે કટ સેક્શન્ લીધા પછી બતાવવી જોઈએ નહીં આ સ્ટાન્ડર્ડ રજૂઆત છે હવે લાઈનના પ્રકાર વિશે આપણે બતાવવું જોઈએ તે મટીરીયલના આધારે છે તેથી આપણી પાસે ડેટા બુક હશે જ્યાં આપણે જોઈ શકીએ કે તે કોઈ લોખંડનું મટીરીયલ છે ઉદાહરણ તરીકે જો તે કાસ્ટ આયર્ન અથવા જનરલ મટીરીયલનો ઉપયોગ હોય તો આપણે તેને હેચ તરીકે 45 ડિગ્રી લાઈનદ્વારા બતાવીએ છીએ અને આ તે પેરેલલ લાઈન છે જેને આપણે રજૂ કરવાની છે તેથી તમારા મીની ડ્રાફ્ટરનો ઉપયોગ કરીને તમે આ પેરેલલ લાઈન ઓ દોરી શકો છો જો તે સ્ટીલ છે તો આ ફક્ત પેરેલલ લાઈન ઓ નથી પરંતુ બે પેરેલલ લાઈનસ સાથે મળીને આપણે અંતર સાથે બતાવવી પડશે તેથી આ પ્રકારની રજૂઆત સ્ટીલનું રીપ્રેઝન્ટેશન કરે છે જો તે પિત્તળ કાંસા અથવા તાંબાની મટીરીયલ જેવી કંઈક હોય તો આ પ્રકારની નરમ મટીરીયલ અમે તેને હેચ લાઇન દ્વારા બતાવીએ છીએ ત્યારબાદ હેચ લાઇન થાય છે ત્યારબાદ ફરીથી કંટીન્યુ લાઇન આવે છે આ રીતે મટીરીયલનું રીપ્રેઝન્ટેશન કરીએ છીએ ચાલો સીમેટ્રિક ઓબજેકટઓબજેકટવિશે વધુ વિગતો જોઈએ તેથી અહીં આપણી પાસે આ પ્રકારના પરિપત્ર સીમેટ્રિક અઝીમૂથલી સીમેટ્રિકઓબજેકટછે અને અમે તેને તે પ્લેનની સાથે સલાઈસ કરી નાખવા માંગીએ છીએ તેનો અર્થ એ છે કે કમ્પ્યુટર માટે તમે જે ઓબ્જેક્ટનોસ્લાઈસ લઈ જઇ રહ્યા છો તે સામાન્ય છે તેથી જો હું આ પ્લેનનું રીપ્રેઝન્ટેશન કરું છું તો તે આ રીતે તે રીતે આગળ વધે છે અને તીરની દિશાનો ભાગ રીટેઈન કરી રાખે છું આનો અર્થ એ કે આ ભાગ લો આ ભાગ નીકાળ્યું એકવાર આપણે આ ભાગ પૂર્ણ કરીશું પછી આપણે જે કંઈપણ રીતેઈન કરીએ છીએ તે આપણે અહીં બતાવી રહ્યા છીએ તમે આ ઓબ્જેક્ટની ઇન્ટર્નલરચના જોઈ શકો છો તેમાં એક બોર ડ્રિલ્ડ બોર છે તે ભાગ છે અને મટીરીયલ આ રીતે ભરેલી છે કારણ કે આ દ્વારા બે પેરેલલ લાઈનસ અલગ પડે છે તેથી તે એક સ્ટીલ ઓબ્જેક્ટ છે ચાલો એક વધુ દાખલો લઈએ અહીં આપણી પાસે એક ઓબ્જેક્ટ છે અને પ્લેનનો ભાગ કાપીને ચાલો આપણે AA ને યાદ કરીએ આ ભાગને રીતેઈનકરો અને આ ભાગને દૂર કરો જો હું તે મટીરીયલનું રીપ્રેઝન્ટેશન કરવા માગું છું તો તે સેક્શન્લ વ્યુઝ બતાવ્યા પછી હું તેને ફક્ત આ પ્રકારની હિડન લાઈનસ દ્વારા બતાવવું જોઈએ નહીં આ ખોટું છે બીજી બાબત જ્યારે તમે કાપેલા પ્લેન દ્વારા મટીરીયલને દૂર કરો છો ત્યારે માનવામાં આવે છે કે તેમાં લાઈનસ હોય છે તે ત્રાંસી લાઇનો પણ ગાયબ છે તેથી આ એક ખોટી રજૂઆત છે યોગ્ય રજૂઆત એ તે વસ્તુઓ ધરાવવી અને આ કંટીન્યુ લાઈનઓ રાખવી હવે આપણે હાફ સેક્શન્લ વ્યુઝ જોશું તેથી જ્યારે અડધો ભાગ બીજા ભાગના બાહ્યને રીટેઈન કરી રાખે છે ત્યારે ઓબ્જેક્ટના હાફ ભાગના ઇન્ટર્નલભાગને બહાર કાઢે છે અને આ હાફ ભાગો મુખ્યત્વે સીમેટ્રિકઓબજેકટ માટે વપરાય છે ફુલ સેક્શન્લ વ્યુઝ તમને આ સીમેટ્રિકની જરૂર નથી પરંતુ હાફ સેક્શન્લ વ્યુઝનું રીપ્રેઝન્ટેશન કરવું તે ફાયદાકારક છે કારણ કે આપણે આ હેચ લાઈન દ્વારા ફુલ ઓબ્જેક્ટ ભરવાની જરૂર નથી કારણ કે તેમની પાસે રોટેશનલ સીમેટ્રિક છે તે ભાગનો એક ચતુર્થાંશ ભાગ આપણે તેને દૂર કરીશું અને બાકીનો ભાગ હાફ ભાગો દ્વારા બતાવીશું ચાલો તે જોઈએ ઉદાહરણ તરીકે આપણી પાસે આ ઓબ્જેક્ટ છે આ એક ઓબ્જેક્ટ સર્ક્યુલર સીમેટ્રિક છે હવે જો હું રજૂ કરવા માંગુ છું તો મારે ફક્ત આ બધા ભાગને જ ઉતારવાની જરૂર નથી અને આ બધા ભાગ કેમેરાના લેન્સનો છે હકીકતમાં તે જ કેમેરા માટે હું ફક્ત આ ચોથા ભાગનું રીપ્રેઝન્ટેશન કરી શકું છું આમ હેતુને પણ પૂર્ણ કરે છે આવી વસ્તુઓ જો આપણે કરવા જઇ રહ્યા છીએ તો આપણે તેને અર્ધ સેક્શન્ની વસ્તુઓ કહીએ છીએ ઉદાહરણ તરીકે ચાલો બીજું ઓબ્જેક્ટ પસંદ કરીએ તેથી અમારી પાસે આ ઓબ્જેક્ટ માટે આ દિશામાં સીમેટ્રિક છે તેથી હવે હું આ ભાગને દૂર કરી શકું છું અને આ ભાગને દૂર કરી શકું છું અને આ ભાગને રીટેઈન કરી શકું છું તે કેવી દેખાય છે તે કલ્પના કરવાનો પ્રયાસ કરો તેથી જો આ કટ પ્લેનની વસ્તુ છે તો આ ભાગ રીટેઈન કરો આ કટ પ્લેન છે તે ભાગ રીટેઈન કરી રાખો તેથી મારું પ્લેન તે રીતે જાય છે L એંગલ L એંગલ પ્લેનની જેમ હું એક સ્લાઈસ બનાવવા માંગું છું અને આ ભાગને દૂર કરવા માંગું છું તે કેવી રીતે લાગે છે તે જોઈએ તે પ્રકારના હેતુ માટે અમે હાફ સેક્શન્નો ઉપયોગ કરીએ છીએ તેથી જો હું તે ભાગ વેચ્યુંઅલી રીતે દૂર કરું છું તો તમારી પાસે મટીરીયલ છે જે અહીં દેખાય છે અમે આ ભાગ દૂર કર્યો નથી તેથી અમે તેને હેચ દ્વારા બતાવીશું નહીં અને ફરીથી આ ભાગ દૂર થઈ જશે તેથી અમે તેને હેચ લાઇનો દ્વારા બતાવીએ છીએ એ જ રીતે આ ભાગ અમે તેને દૂર કર્યો છે તેથી અમે તેને હેચ લાઇનો દ્વારા બતાવીએ છીએ તેથી જો આપણે ટોપના વ્યુથી જોઈએ છીએ તો આ તે જેવું દેખાય છે તે આ ઓબજેકટછે આ સર્ક્યુલર હોય અને તેથી તે રીતે અને આપણે જે ભાગ કાઢવાનો છે તે રીટેઈન કરી રાખ્યો છે તેથી આ એક કારણ છે કે અમારી પાસે આ પ્લેન ની માહિતી છે જે ચાલે છે અને અમે તેને આ દિશામાં પણ કાઢવા માગીએ છીએ તેથી તે જાય છે અને આ રીટેઈન કરી રાખો દૂર કરો હાફ સેક્શન્લ વ્યુઝમાં જો તે ફુલ સેક્શન્ છે તો તે ત્યાં બધી રીતે જાય છે અમને તે જોઈતું નથી તેથી આ ભાગ આપણે જે પણ મેળવવા જઈશું તે ઓબ્જેક્ટની વધુ માહિતી આપે છે અહીં વધુ માહિતી એવા અર્થમાં છે કે આપણે તે હોલ જોવાની સ્થિતિમાં હોઈશું તે હોલ ત્યાં નથી અને આ ભાગમાં આના જેવી મટીરીયલ છે તેથી આપણે આ હેચ બતાવવાની જરૂર નથી તેથી જો હું આ ઓબ્જેક્ટને વિઝ્યુલાઇઝ કરું છું તો આ ભાગ જ્યાં હેચ કરેલો ભાગ છે તે આપણી પાસે તે હેચ લાઈનસ છે કારણ કે આ હોલ છે અમારી પાસે ત્યાં બોર છે અને ત્યાં એક અક્ષ લાઇન છે જે તેમાંથી પસાર થાય છે કારણ કે તે હાફ સેક્શન્લ રજૂઆત છે આ ઓબ્જેક્ટ જેને આપણે કાપી રહ્યા છીએ તે બાકીની કટ સેક્શન્લ વસ્તુનો નકશો બનાવે છે તેથી તમારો કટ સેક્શન્ તમે ત્યાંથી જ જોવા માટે સ્થિતિમાં હોશો તેથી આ અને આ વચ્ચેનો અંતર છે તેથી જે કાપવા નો ભાગ છે જે આપણે ત્યાં જોઈ શકીએ છીએ અને આ સફેદ ખાલી જગ્યા તે સફેદ ખાલી જગ્યા તે છે અને મટીરીયલ ફક્ત અહીંથી દૂર કરવામાં આવે છે પરંતુ મિડલ લાઈન થી નહીં તેથી મિડલ લાઈન થી તમારી પાસે નીચેની બાજુની ઓબ્જેક્ટ છે જે કોઈપણ કટ વ્યુઝ વિના મટીરીયલની જેમ બહાર આવે છે આ પ્રકારનો ઓબ્જેક્ટ્સ અથવા વ્યુઝ જેને આપણે હાફસેક્શન્લ વ્યુઝ કહીએ છીએ આ કહેતા આખા ઓબ્જેક્ટને સરળ બનાવે છે કે આપણે આ બતાવવાની જરૂર નથી તે આ બાજુ સીમેટ્રિક હશે તેથી કોઈની સાથે વાતચીત કરવાની આ એક સરળ રીત છે કે જે કહે છે કે ત્યાં પણ હોલ છે અને તે અસીમેટ્રિક પ્રકારની ઓબ્જેક્ટ અને ડાબી જમણી સીમેટ્રિક છે અને ફક્ત આ ભાગ બતાવવો તે પૂરતું સારું છે તેથી જેમ મેં કહ્યું હતું કે અમે નથી કરતા આપણે આ હાફપર કોઈ હિડન લાઈનસ બતાવી ન જોઈએ અને ત્યાં એક સેન્ટર લાઈન હોવી જોઈએ કે જે ભાગો અને તીર દિશા આપણા જાળવણી ભાગને રજૂ કરે છે ચાલો હવે બીજી ઓબ્જેક્ટ પસંદ કરીએ ફરીથી આપણી પાસે આ સીમેટ્રિકઓબજેકટઅહીં છે અને અમે આ ભાગને રીટેઈન કરી રાખવા ના છીએ આ ભાગને દૂર કરવા માગીએ છીએ જો હું તેને દૂર કરું તો અમારી પાસે આ મટીરીયલ છે મટીરીયલ ત્યાં છે તેથી તે મટીરીયલ જે આપણી પાસે છે તે છે આ હેચ લાઈનઅને તે ત્યાં બધી રીતે એક્સટેન્ડ છે અને તે ત્યાં બધી રીતે એક્સટેન્ડ છે તેથી અમે તે બતાવી રહ્યા છીએ તે એક હેચગ લાઇનો તરીકે મળશે હવે આ એક નકશો તેના પર તેથી તમારી પાસે સેન્ટર લાઈન હશે અને આ મટીરીયલનો અંદાજ છે તેથી ત્યાં કોઈ હીડન લાઈન ઓ નથી જે આપણી પાસે હશે અને આ ગોળ દિશામાં સીમેટ્રિક છે હવે ચાલો બીજો નજારો જોઈએ જેને આપણે ઓફસેટ સેક્શન્સ કહીએ છીએ એક સ્થાને સેક્શન્લ પ્લેન હોવાને બદલે જો આપણે તે મશીન એલિમેન્ટના ઇન્ટર્નલભાગોને રજૂ કરવા માટે કોબ્જેક્ટમાંથી પસાર થતી ઘણી પ્લેન હોય પછી અમે આ ઓફસેટ સેક્શન્ સાથે જઈશું ઉદાહરણ તરીકે આપણી પાસે આ કૌંસ છે મારે પ્લેન આવે છે તે દિશામાં આવે છે ફરીથી તે ઓબ્જેક્ટથી પસાર થવું પડે છે તે ફરીથી જાય છે આ પ્રકારનો સેક્શન્ ની હું તેને રાખવા માંગું છું જો તે કેસ છે જો હું તે દિશામાં તીરનું રીપ્રેઝન્ટેશન કરું છું તેનો અર્થ છે તે રીટેઈન કરી રાખો અને આ ભાગને દૂર કરો ચાલો આઇસોમેટ્રિક રીતે કટ સેક્શન્લ વ્યુઝની કલ્પના કરીએ તેથી જો આપણે આ ભાગને ટોપના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ તો આ ભાગ રીટેઈન કરી રાખો આને દૂર કરો તેથી આઇસોમેટ્રિક સ્તરે અમે આ વાદળી રંગને દૂર કરવા અને વાદળી રંગને જાળવવા માંગીએ છીએ જો આપણે એવું કરીએ કે કટ સેક્શન્લ વ્યુઝ આપણે જે જોશું તે ઓફસેટ કટ સેક્શન્લ વ્યુઝ એ પ્લેનમાંથી પસાર થવાના કારણે છે તેથી આ ભાગ મટીરીયલએલિમેન્ટ હોવાનું માનવામાં આવે છે અને આ પ્રોજેક્ટડ વ્યુ છે તેથી અમે તેને દૂર કર્યા પછી તેને તે દિશામાં કલ્પના કરવી પડશે તેથી આ બધા ભાગોનો અંદાજ મૂકવામાં આવશે જ્યારે અમારી પાસે આ પ્રકારનો પ્રોજેક્શન છે ત્યારે અમે ત્યાં કોઈ મટીરીયલ કાઠી નથી શકતા તેથી ત્યાં કોઈ મટીરીયલ દૂર કરવામાં આવી નથી જે હોલ જેવી છે અને આ ભાગમાં આપણી પાસે મટીરીયલ હશે આ ભાગમાં આપણી પાસે મટીરીયલ હશે હવે તે ફરીથી આપણી પાસે ત્યાંથી પસાર થતો એક હોલ હશે તેથી અમારી પાસે આ કંટીન્યુ લાઇન મટીરીયલ છે તેથી મટીરીયલ હાજર છે પછી તે ફરીથી અહીં બધી રીતે આવે છે મટીરીયલ દૂર કરવામાં આવતી નથી તેથી મટીરીયલ દૂર કરવામાં આવતી નથી તેથી આપણે તે ઓબ્જેક્ટ પર અંદાજિત વ્યુઝ જોવાના રહેશે હવે જો મારી પાસે આ મટીરીયલ છે જો મારી પાસે આ મશીન એલિમેન્ટ છે શું તમે જુદા જુદા પ્લેનમાં ઓફસેટ સેક્શન્નો અંદાજ લગાવી શકો છો ઉદાહરણ તરીકે હું આ કંઈક આવું કરવા માંગુ છું તે લો ફરીથી તેમાંથી પસાર થાય છે જો એવું હોય તો તે કેવી દેખાય છે જો મારી પાસે આ પાસ જેવું કંઈક છે તો તે આ દિશામાં આવે છે તે ભાગ રીટેઈન થાય છે તે ભાગ ને રીટેઈન કરો અને આને દૂર કરો તે કેવી દેખાય છે જો મારી પાસે આ પાસ જેવું કંઈક છે તો તે દિશામાં આવે છે તે ભાગ રીટેઈન થશે તે ભાગ રીટેઈન થશે અને આને દૂર કરો તે કેવી દેખાય છે તેથી ઉદાહરણ તરીકે જો આપણે જુદા જુદા પ્લેનમાં ઓફસેટ સેક્શન્સ લઈએ છીએ ઉદાહરણ તરીકે હું એક સેક્શન્ જાય જાય જાય જાય પસાર કરવા માંગુ છું તેથી આ હોલ પર છે તે જવું પડશે તે દિશામાં આવવું પડશે ફરીથી તે હોલમાંથી પસાર થવું પડશે બીજું જે તેમાંથી પસાર થવું છે તે દિશામાં આવે છે ફરીથી તે B દ્વારા પસાર થવું જોઈએ તેવી જ રીતે હું આ રીતે કોઈ સેક્શન્ને પસાર કરવા માંગુ છું આવે છે તે કેમ જાય છે આ સેક્શન્લ વ્યુઝ છે તો ચાલો આપણે તેના ઉપાયને જોઈએ જો સેક્શન્ હું પસંદ કરું છું જો હું તેનું રીપ્રેઝન્ટેશન કરું છું તો જ્યાં પણ હેચ થઈ રહ્યું છે ત્યાં અમારે આ મટીરીયલના ભાગો હશે અને તે સ્થાનો જ્યાં મોટા ભાગો અમે કોઈપણ મટીરીયલને દૂર કર્યા નથી તે ભાગ ખાલી છોડી દેવામાં આવશે એ જ રીતે સેક્શન્ B જો આપણે આ તેમાંથી પસાર થઈ રહ્યાં છીએ તો તે કેવી દેખાય છે આ આને રજૂ કરે છે અને આ તેને રજૂ કરે છે ક્શન્ C આ તે સેક્શન્ છે જે આપણને જોઈએ છે નીચે એક હોલ છે અને અમારી પાસે સ્લોટ જેવું કંઈક છે જે બધી રીતે નીચે જઈ રહ્યું છે આપણી પાસે તે છે અને આપણી પાસે આ હોલ છે જે આપણે તેને આ રીતે બતાવીશું તેથી જ્યારે આપણે તેને તે દિશામાં શોધીએ છીએ ત્યારે સેક્શન્સ જેવું લાગે છે તે આ રીતે છે હવે આપણે ફેરવેલા સેક્શન્સ જોઈએ ઉદાહરણ તરીકે જો મારી પાસે બે ઓબજેકટ છે તો કદાચ તે લોલક પ્રકારની વસ્તુ જેવી છે જે સ્વિંગ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ એકબીજા સાથે જોડાયેલા છે હવે આપણે તે સેક્શન્માંથી પસાર થવું અને તે રીતે તે રીતે પસાર થવું ગમશે તેથી તે પ્લેનની સાથે કાપીને તેને દૂર કરો તે પ્લેનની સાથે કાપી નાખો અને તેને રીટેઈન કરી રાખો જ્યારે અમારી પાસે આ પ્રકારની ઓબ્જેક્ટ હોય છે ત્યારે અમે આ મટીરીયલને કાપી રહ્યા છીએ તેથી હેચ લાઇનો દ્વારા તેને બતાવો હવે આ ઓબ્જેક્ટ અમે દૂર કરીએ છીએ પરંતુ અમે તે પ્રોજેક્શન પ્લેન પર જોવાનું પસંદ કરીએ છીએ તેથી આપણે આ આખી મટીરીયલ વસ્તુને દૂર કર્યા પછી અમે તેને બધી રીતે ફેરવીએ છીએ કારણ કે આપણે આ દિશામાં ફુલ વ્યુઝ જેવું કંઈક જોવા માંગીએ છીએ જો હું કોઈ બાજુની દ્રષ્ટિથી સીધા જ જોઉં છું તો તે આ ભાગ સુધીનું હશે જે આપણે જોવાની સ્થિતિમાં હોઈશું પરંતુ અમારી પાસે તે કેટલું મોટું અથવા લાંબું છે તે વિશેની માહિતી હશે નહીં તે હેતુ માટે આપણે જાણીએ છીએ કે તે એક ફરતા સેક્શન્ તરીકે છે આપણે આ ઓબ્જેક્ટને નીચે તરફ ફેરવીએ છીએ તે ભાગ તેને બતાવતાં દૂર કરીએ છીએ તેથી જો તમે જે પણ લાઈન ફેરવ્યા પછી આ પ્રોજેક્શન લાઇનો જોઈ રહ્યા છો તો આ ભાગ તેની સાથે એકરુપ છે તે ભાગ ફેરવ્યાં પછી તે બતાવે છે કે તે એકરુપ છે તેથી આપણે અમુક અર્થમાં એ કહીશું કે તે ઓબ્જેક્ટની સાચી માહિતી તે રીતે ફક્ત અનુમાન કરવાને બદલે છે તેથી કે આપણે ડ્રિલ્ડ હોલ કદ અને અન્ય ઇન્ટિરિયર ડિટેઇલ જોવાની સ્થિતિમાં હોઈશું જો આપણી પાસે તે પ્રકારના ઓબજેકટ હોય છે તો આપણે તેને ફરતા સેક્શન્સ લઈએ છીએ તેથી આજના ક્લાસમાં આપણે ફુલ સેક્શન્ની વિગતો અર્ધ સેક્શન્ ઓફસેટ સેક્શન્ અને રીવોલવ સેક્શન્સ વિશે શીખ્યા આગલા લેક્ચરમાં આપણે રીબ અને વેબ સેક્શન્સ અલાઈનડ સેક્શન્સ broken કાઢી નાખવા અને મશીન એલિમેન્ટ વિશે શીખીશું ખુબ ખુબ આભાર